આ કોર્સમાં આપનું સ્વાગત છે ડિઝાસ્ટર રીકવરી અને બીલ્ડbuild નિર્માણ બેક back પૃષ્ઠ પાછળથી બેટરbatter વધુ સારું મારું નામ રામ સતીશ છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ આઇઆઇટી રૂરકીનો એક આસીસ્ટંટ પ્રોફેસર છું તામિલનાડુમાં ત્સુનામી બાદ જે પુનર્નિર્માણ થયું તે વિશે આજે હું બે ભાગમાં ચર્ચા કરવા જઇ રહ્યો છું મેં આ લેકચરને બે ભાગમાં વહેંચ્યા છે કારણ કે તે મારી પોતાની રિસર્ચ છે જે મેં મારા ડોક્ટરલ અભ્યાસ દરમિયાન હાથ ધરી હતી અને પ્રથમ ભાગમાં મેં મેથોડોલોજીકmethodologicપદ્ધતિસર અપ્રોચapproachઅભિગમ વિશે વાત કરે છે અને વિવિધ અપ્રોચ કયા છે તે વિષે મેં તેને કેવી રીતે ફ્રેમ કર્યા અને મેં કેવા પ્રકારનું ફ્રેમવર્ક વાપર્યું અને તેના જેવા પ્રયાસો વિષે વાત કરી છે અને બીજા ભાગમાં હું કેસ સ્ટડીસ અને મારા ઓબ્ઝર્વેશન્સobservationનિરીક્ષણો અનેમને કેસ સ્ટડી ના અપ્રોચ દ્વારા કેવા પ્રકારની સમજણ મળી તે વિશેની ફાઇન્ડીંગ્સ findings શોધખોળની ચર્ચા કરીશ તો ચાલો પહેલા ભાગ સાથે શરૂઆત કરીએ આ ત્સુનામી રિકન્સ્ટ્રક્શન તમિલનાડુ વિશે વાત કરતા પહેલા હું તમને ડીઝાસ્ટરdisaster આપત્તિ ક્ષેત્રે મારી જર્નીjourney પ્રવાસ કેવી રીતે શરૂ થયી તેની ઝાંખી આપવા માંગું છું આ બંને ફોટોગ્રાફ્સ એ મારા જીવનના ખુબ મહત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ માંના એક છે ખરેખરતો ત્યાં મારા જીવનની આખી મુસાફરીએ એક અલગ જ વળાંક લીધો છે જમણી બાજુનો ફોટોગ્રાફ જે તમે જોઇ રહ્યા છો તે મરાઠાવાડા ક્ષેત્રના લાતુર અર્થક્વેકearthquakeભૂકંપ રીકવરી recoveryપુનપ્રાપ્તિમાં રીકન્સસ્ટ્રક્ટreconstructફરીથી બાંધવામાંકરવામાં આવેલા મકાનો નો છે1993માં અને 1993 બાદ અને ડાબી બાજુ ગુજરાત અર્થક્વેક રિકવરીમાં બાંધવામાં આવેલા ઘણા જીઓડીસિક ડોમ જોઈ શકો છો જ્યારે મેં લાતૂર ભૂકંપ રીકવરી નો આ ફોટોગ્રાફ જોયો અને થોડા સમય પછી મેં આ પર્ટીક્યુલર સાઇટ્સની મુલાકાત લીધી અને આજે પણ આ ઘણા હાઉસિંગ પ્રોડક્ટ હજી પણ ખાલી છે ઘણા લોકોએ આ મકાનો ઓક્યુપાય કર્યા નથી તે દિવસે મારા મગજમાં પહેલો સવાલ ઉભો થયો ખૂબ સારા ટેકનીકલ ઇનપુટ હોવા છતાંRCC સ્ટ્રક્ચર્સ જિઓડ્સિક ડોમ્સ હોવા છતાં આ મકાનો શા માટે ઓક્યુપાય કરાયા ન હતા પરંતુ એવું શું હતું કે કમ્યુનીટીએ ઓક્યુપાય ન કર્યું અને આ પ્રશ્ન મારા મગજમાં જળવાઈ રહ્યો મેં આ પ્રકારની અનોક્યુપંસી પાછળના કારણો પર કામ કરવાનું શરૂ કર્યું પછી મેં મારા થીસીસ પર કામ કર્યું અને પછી મને સમજાયું કે જ્યારે હું ગુજરાતમાં ગયો ત્યારે મને સમજાયું કે સમુદાયો કેવી રીતે કલ્ચરલcultural સંસ્કૃતિક ડાઈમેન્શનdimentionપરિમાણો વિશે ચિંતિત છે ખાસ કરીને તેઓ કેમ ખુશ નથી સર્ટેન પ્રિફેબ ઇનપુટ્સ અને કોંક્રિટ સ્ટ્રક્ચર્સ હોવા છતાં શા માટે લોકો ખુશ ન હતા તેઓ તેમના કુટુંબ અને આજીવિકાના આસ્પેક્ટની સંભાળ કેવી રીતે લેતા હતા તેથી તેણે મારા મગજમાં એક અલગ જ ડાઈમેન્શન ખોલી અને મેં પરંપરાગત આર્કિટેક્ચર પરંપરાગત એન્વાયરમેન્ટenvironmentવાતાવરણને સમજવાનું શરૂ કર્યું અને તે સાથે મેં થોડા સમય માટે ઓરોવિલે માં કામ કર્યું અને કમ્યુનીટી સાથે આર્કિટેક્ટ્સ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે મને એક આંખ ખોલનાર મળ્યુ છે અને તે દ્વારા હું વર્નાક્યુલર આર્કિટેક્ચરમાં આંતરરાષ્ટ્રીય અધ્યયન પર ઓક્સફર્ડ બ્રૂક્સમાં માસ્ટર્સ કરવા ગયો તેથી તે સમય હતો 2004 અને ત્સુનામીએ તમિળનાડુ પર અસર કરી અને ત્સુનામી પછી તરત જ મેં તમિળનાડુના માછીમારીના ગામોના રીહેબીલીટેશન rehabilitationપુનર્વસન ભાગ પર મારી થીસીસ લખી અને ત્યારબાદ મેં કમ્યુનીટી અને ડેવલોપમેન્ટ ગ્રુપ વચ્ચેના ઈંટરેક્શન ગેપને રીકોન્સાઈલreconcileસમાધાન કરવાનું કામ કર્યું તેથી આ એક અંડર્સ્ટેન્ડિંગunderstandingસમજણ છે જેનો મને રીહેબીલીટેશન તબક્કામાં સામનો કરવો પડ્યો હતો પછીથી જ્યારે હું કાલ્ડિકોટમાં બેનફિલ્ડ એડવાન્સ ટિમ્બર ટેકનોલોજી માં ડિઝાઇન ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો ત્યારે અમારી કંપનીને કાશ્મીર ભૂકંપના રીહેબીલીટેશન પર એક પ્રોજેક્ટ મળ્યો છે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર કે જે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ટુરીઝમ સંગઠને કેટલાક મકાનો ટીમ્બર ફ્રેમ મકાનોનો ઉપયોગ કરીને પ્રિફેબ ઘરો બનાવવાની રજૂઆત કરી છે તેમના ટુરીઝમ ડેવેલપમેન્ટના ભાગ રૂપે તેમજ અફેક્ટેડaffectedઅસરગ્રસ્ત વિસ્તારોના ભાગ રૂપે તેથી ત્યાં હું પૂર પેક અપ્રોચમાં કામ કરતો હતો જ્યાં હું તેમને બનાવેલા મકાનોની રચના કરી રહ્યો હતો અને હું તેમને કાશ્મીરના કાશ્મીર ભાગમાં મોકલવા અને ત્યારબાદ ફ્લેટ પેક અપ્રોચનો ઉપયોગ કરીને ફ્લેટ પેક શિપિંગ કર્યો જેમ કે અમે IKEA ફર્નિચર ડીલીવર કર્યું હું ત્યાં તે કરી રહ્યો હતો અને ત્યાં મને મારી જાતમા એક વિલનનો રોલroleભૂમિકા રીઅલાઈઝ થયો અને તેથી જ હું જાણતો નથી કે બેનીફીસીઅરીbeneficiaryલાભાર્થીઓ કોણ છે મને ખબર નથી સાઇટ શું છે મને ખબર નથી કે ત્યાંની રૂપરેખા શું છે હું નથી જાણતો કે આબોહવા શું છે તમે જાણો છો કે તેથી મને સમજાયું કે માત્ર હું કરૂઅને જ્યાં ક્લાયંટ ઇચ્છે છે તે વચ્ચે ગેપ છે ઉદ્યોગ શું સપ્લાય કરે છે અને બેનીફીસીઅરી શું શોધી રહ્યા છે તેથી આ જ સ્થાને મેં PhD રીસર્ચનો પ્રપોઝલ વિકસાવી અને મારા ડોક્ટરલ રીસર્ચના ખૂબ શરૂઆતના દિવસોમાંમને વેસ્ટમિંસ્ટર લંડનની સમાન યુનિવર્સિટીમાંથી ભંડોળ મળ્યો મારી પ્રારંભિક થીઓરીઝ તમે જાણો છો તે બેઝીક ટર્મીનોલોજીમાં હતી કારણ કે આપણે ઘણા શબ્દો દૈનિક સેન્સમાં ખૂબ લુઝ્લી ઉપયોગમાં લઈએ છીએ જેમ કે ડેવલોપમેન્ટdevelopmentવિકાસ જ્યારે આપણે ડેવેલપમેન્ટ કહીએ છીએ ત્યારે આપણે ડેવેલપમેન્ટને કેવી રીતે સમજી શકીએ છીએતો મારા રીસર્ચમાં મેં જે ડેવેલપમેન્ટ આસ્પેક્ટ તરફ જોયું તે મારો કોનટેકસ્ટ વન સાઈડ યુઝ્યુલ ડેવેલપમેન્ટ પ્રક્રિયા છે જે ડીઝાસ્ટર પહેલાની છે તેની પણ પાલિકાઓ અથવા પંચાયત તેમની સંભાળ રાખે છે સમુદાયો અને તેમના રસ્તાઓ પાણી પુરવઠોબધી સેવાઓ આરોગ્ય ક્ષેત્ર તેથી તે સામાન્ય ડેવેલપમેન્ટ પ્રક્રિયા છે અને પછી બીજો ભાગ છે ડીઝાસ્ટર જ્યારે આ ડીઝાસ્ટર સ્ટ્રાઇક કરે ત્યારે જુદી જુદી NGO મદદ માટે આગળ આવે છે અને તમને ખબર છેકે તેઓ વિવિધ તબક્કે કાર્ય કરે છે વિવિધ ભંડોળ પદ્ધતિઓ અને તે રાહતનો તબક્કો હોઈ શકે છે તો તે રીહેબીલીટેશન તબક્કો હોઈ શકે છે અથવા તે લાંબા ગાળે હોઈ શકે છે પુન રીકવરી અને પુનર્નિર્માણના તબક્કાઓ તેથી અહીં એક્ટર્સ ખૂબ જ અલગ છે અને તેઓ પ્રકૃતિમાં ટેમ્પોરલtemporalઅસ્થાયી છે ડેવેલપમેન્ટ પ્રકૃતિમાં ટેમ્પરરીtemporary ક્ષણિક છે લાંબા ગાળે એક વખત રાહતનો તબક્કો પૂરો થાય અને રીહેબીલીટેશન તબક્કા માં જ્યાં તેઓને થોડા સમય અને લાંબા ગાળા માટે ટેમ્પરરી હાઉઝીંગમાં મૂકવામાં આવે છે તેઓ વિઝીબલ લેન્ડ ની ફીઝીબીલીટી યોગ્ય NGO કો ઓરડીનંસ યોગ્ય નાણાકીય વિઝીબલીટી શોધે છે અને તે જ છે કે જેના પર ડીઝાસ્ટર પછીની ડેવેલપમેન્ટ પ્રક્રિયા કાર્યરત છે જે તમે બે વર્ષ ત્રણ વર્ષીય લાંબી ચાલતી પ્રક્રિયા જોઈ શકો છો અને આગળ જતા પહેલા હું તેની પાછળના તકનીકી આસ્પેક્ટ વિશે સંક્ષિપ્તમાં જણાવું છું પ્રથમ મેં હેઝાર્ડ અને ડીઝાસ્ટર જોવાની શરૂઆત કરી તેનો એક ખૂબ જ મૂળભૂત તફાવત છે તે એક કુદરતી ઘટના છે તે એક પૂર હોઈ શકે છે તે એક ચક્રવાત હોઈ શકે છે અથવા તમે જાણો છો તે ભૂકંપ હોઈ શકે છે તે ભૂસ્ખલન હોઈ શકે છે પરંતુ તે પછી શું હેઝાર્ડને ડીઝાસ્ટર બનાવે છે તેથી તમારે સમજવું પડશે કે અહીં જાપાનમાં તમે 9 રિક્ટર સ્કેલ મેળવી રહ્યા છો સાન ફ્રાન્સિસ્કોમાં તમને 8 રિક્ટર સ્કેલ મળી રહ્યા છે પરંતુ તેમ છતાં તમે ત્યાં જીવ ગુમાવતા નથી પરંતુ ભારત પાકિસ્તાન અથવા શ્રીલંકા જેવા દેશોમાં 7 5 રિક્ટરસ્કેલ પણ એક વિશાળ અસર પેદા કરે છે તેથી તે એક કુદરતી ઘટના જ નથી જે અસર લાવી રહી છે તે વલ્નરેબીલીટીvulnerabilityનબળાઈ છે જે લોકોની વલ્નરેબીલીટી છે સમાજ કમ્યુનીટી જેનો સામનો કરવામાં અસમર્થ છે જેણે તે ખાસ જોખમ અને તેની અસરનો સામનો કરવો પડે છે તેથી તે છે જ્યાં હેઝાર્ડ વત્તા વલ્નરેબીલીટી ડીઝાસ્ટરના રિસ્કમાં છે હકીકતમાં રોહિત જીગ્યાસુ જ્યારે મેં તે રોહિત જીગ્યાસુના કાર્યનો ઉલ્લેખ કર્યો ત્યારે મારો અર્થ એ કે મારા અભ્યાસ માટે તે અગેઇન આય ઓપનર છે જ્યાં તેમણે મને એક ડીરેક્શન આપ્યું છે કે બ્લેકીનું કવર્ક કેનન અને ઇયાન ડેવિસનું ઘણું સાહિત્ય કાર્ય અને કેવી રીતે આ વલ્નરેબીલીટી ડીઝાસ્ટર અને હેઝાર્ડ ની ગણના કરવામાં આવેલ તેથી દાખલા તરીકે તમે જે અહીં જોઈ શકો છો કે ડીઝાસ્ટરમાં તે ડીઝાસ્ટર પછી તરત જ લેવાયેલ રિસ્પોન્સ છે ડેવેલપમેન્ટ અનુસરવામાં આવેલ હોવું જોઈએ અને પછી માનવામાં આવે છે કે વલ્નરેબીલીટી નું પરિબળ ખૂબ ઓછું હોવું જોઈએ પરંતુ વાસ્તવિકતામાં ડીઝાસ્ટર રિસ્પોન્સ એ ડેવેલપમેન્ટના આસપેક્ટની અંદર છે ત્યાં જ તમે જોશો કે વલ્નરેબીલીટી નો પરિબળ વધુ છે તે અમારી હાલની સિસ્ટમની અંદર છે લ્યુઇસ કહે છે તે ફક્ત એક સાઇકલ નહિ તેને બાઈસાયકલ કહે છે તો સાયકલમાં જ્યારે આગળનું પૈડું ડેવેલપમેન્ટ તરફ ફરે છે ત્યારે જરૂરી નથી કે વલ્નરેબીલીટી ઓછી થઈ હોય તો તે બીજી દિશામાં પણ ફરી શકે છે કારણ કે ત્યાં અન્ય ફેકટર્સfectorપરિબળ છે જેવાકે પુશpushદબાણ અને પુલpullખેંચાણ ફેકટર્સ છે તેવી જ રીતે મેં ડેવેલપમેન્ટ ની વ્યાખ્યા કરી હતી ડીઝાસ્ટર પૂર્વે ડીઝાસ્ટર સમયે અને ડીઝાસ્ટર પછીનું ડેવેલપમેન્ટ વલ્નરેબીલીટી માં પણ મેં ડીઝાસ્ટર પૂર્વેની વલ્નરેબીલીટી ઓમાં વર્ગીકૃત કર્યું છે કારણ કે આ એક ફોટોગ્રાફ છે જે મેં રાહત તબક્કે ત્સુનામી પુન રીકવરી ના પ્રારંભિક તબક્કે લીધેલ છે જ્યાં તેઓ પાસે એક્ઝીસ્ટીંગ જળ સંસાધનોના ઇસ્સ્યુ હોય તમારી પાસે લોકો ભેગા થતા હોય નાના મ્યુનિસિપલ નળમાંથી અને ખૂણાઓથી પાણી મેળવવા માટે અને તેઓ સેવાના ઇસ્સ્યુ હોય તેથી ત્યાં પહેલેથી જ વલ્નરેબીલીટી અસ્તિત્વમાં છે તે સંવેદનશીલ પરિસ્થિતિઓ છે જે સંભવિત છે કે તેઓ જોખમમાં મુકાઈ શકે છે તેઓ રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ મા રહે છે પરંતુ જ્યારે ડીઝાસ્ટરના પરિણામે વલ્નરેબીલીટી ઓ હોય છે જ્યાં માનવ જીવન અને સંપત્તિને નુકસાન પણ થાય છે અને માળખાકીય નુકસાન જ્યારે ડીઝાસ્ટર પછીની વલ્નરેબીલીટી માં આ તે જ સ્થાનનો ફોટોગ્રાફ છે 2007 પછી જે લગભગ બે વર્ષ અઢી વર્ષ અને હજી પણ લોકો છે જે હજી પણ આ મૂળભૂત સેવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે તેથી તે જ્યાં આપણે આ ડીઝાસ્ટર પછીની વાત કરીશું તેથી કેટલીકવાર રીકવરી પ્રક્રિયાના પરિણામે વલ્નરેબીલીટી વધે છે અથવા ઘટાડો થાય છે તેથી તે ત્યાંથી એક અલગ સ્વરૂપ લે છે પછી મેં તે જોવાનું શરૂ કર્યું કે કોઈ વલ્નરેબીલીટી ને કેવી રીતે એક્સેસ કરી શકે છે જ્યારે આપણે ત્યાં વલ્નરેબીલીટી ઓ વિશે વાત કરીશું ત્યારે હું તમને ચાર જુદા જુદા પ્રકારની વલ્નરેબીલીટી એનાલીસીસ માટે રજૂ કરીશ પ્રથમ ટેકનો સેન્ટ્રીક એનાલીસીસ છે અગાઉ જ્યારે કોઈ ડીઝાસ્ટર થાય પછી ભલે તે પૂર હોય કે ભૂકંપ હોય ત્યારે એન્જિનિયરની ટીમ આ સાઇટની મુલાકાત લે છે અને તે પણ ઓળખે છે કે ક્યાં તિરાડો આવે છે ક્યાં જોઈન્ટ ક્યાં મજબૂતીકરણની ડીફેક્ટ હોય છે તેથી તેનો અર્થ છે કે તેઓ ફોલ્સ અને વિકનેસ ની તકનીકી નિરીક્ષણ દ્વારા ઇમારતોની શારીરિક વલ્નરેબીલીટી તરફ ધ્યાન આપી રહ્યાં છે અને આ પાછળનું કારણ શું છે પાછળથી 80 ના દાયકા પછી જ્યાં ફ્રેડરિક કોની સંબંધ લાવ્યા હતા ડીઝાસ્ટરઓ અને ડેવેલપમેન્ટ વચ્ચે સંબંધ જે સમાજશાસ્ત્રીઓ અને નૃવંશવિજ્ઞાનીઓનું કેન્દ્રબિંદુ પણ બની ગયું છે તેઓએ હંમેશાં નિરીક્ષણ કર્યું હતું કે દર વખતે જ્યારે કોઈ ડીઝાસ્ટર આવે છે ત્યારે તે મોટે ભાગે ચોક્કસ ટાર્ગેટેડ જૂથને અસર કરે છે તેથી તે સામાજિક જૂથની વલ્નરેબીલીટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સામાજિક વલ્નરેબીલીટી ના કોઝથી કન્સર્નડ છે ત્રીજું પાસું જે સિચુએશન એનાલીસીસ છે તે ફક્ત તેના પર કેન્દ્રિત છે કે વ્યક્તિ કે કુટુંબ કયા પ્રકારનાં જૂથનો છે પરંતુ દૈનિક જીવનીની પ્રકૃતિ અને તેમની વાસ્તવિક પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે અથવા જે ખૂબ જ તાજેતરમાં બદલાઈ ગઈ છે તે ડેવેલપમેન્ટના ઇનપુટના કારણે હોઈ શકે છે તે વલ્નરેબીલીટી ના અનેક્સ્પેક્ટેડ વિવિધ સ્વરૂપોના પરિણામે હોઈ શકે છે તેથી પરિસ્થિતિ કેવી રીતે દરરોજ બદલાતી રહે છે છેલ્લું પાસું અહીં કમ્યુનીટી આધારિત વિશ્લેષણ છે સમુદાયો અને જૂથો તેમના પોતાના ડેમેજ અને લોસના એક્સપોઝની ઈન્કવાયરી કરવા માટે વલ્નરેબીલીટીના કોન્સેપ્ટ ને અપ્રોપ્રીએટ કરે છે આ મોટાભાગના NGOઓ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા તેથી તેઓએ સમુદાયોને તેમની પોતાની પ્રોન્લેમ્સ અને ઇસ્યુઝથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો તેથી તમે પાર્ટીપેટોરીparticipatoryસહભાગિતા અપ્રોચ દ્વારા યોગ્ય ઉકેલો શોધવા કમ્યુનીટીને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છો અહીંયા મોટાભાગના NGO કામ માં આવે છે પરંતુ મારા રીસર્ચમાં મેં જોયું કારણ કે હું જૂથ નથી હું કોઈ NGO નથી પરંતુ હું જોઉં છું રોજિંદા શું થઈ રહ્યુ છે દરરોજ વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે તે જોઈ રહ્યો છું અને હું લોનલી રિસર્ચર છું સિચુએશન પર કામ કરી રહ્યો છું તેથી જ મેં સિચુએશનલ એનાલીસીસ તરફ જોયું તો અહી પ્રેશર અને રીલિઝ મોડેલના વિવિધ મોડેલો છે બ્લેકી દ્વારા રાખવામાં આવેલ તેમાં કહેવાયુ છે કે વલ્નરેબીલીટી કેવી રીતે પ્રગતિ કરે છે આપણી પાસે તેનું મૂળ કારણ છે જેને PAR મોડેલ કહેવામાં આવે છે તે અંડરલાયિંગunderlyingઅંતર્ગત ફેકટર્સ વિશે વાત કરે છે તે પાવર સ્ટ્રક્ચર્સ રીસોર્સીસresourcesસંસાધન નો મર્યાદિત એક્સેસ હોઈ શકે છે તેથી તમારી પાસે ગોલ્ડgoldસોનું રીઝર્વ્સreservesભંડાર છે તેનો અર્થ એ નથી કે તમે સમૃદ્ધ રાષ્ટ્ર છો ઘાના પાસે ગોલ્ડ રીઝર્વ્સ છે દક્ષિણ અમેરિકાના દેશોમાં સારા રીસોર્સીસ છે પરંતુ તે સમૃદ્ધ નથી સિંગાપોર જેની પાસે કંઈપણ નથી જે તેની સાથે ડીલ કરવા માટે સક્ષમ છે તેથી તેનો અર્થ એ છે કે આપણે અહીં ક્ષમતાઓ વિશે વાત કરી રહ્યા છીએ કોઈ કેવી રીતે પાવર અને એક્સેસ માટે સક્ષમ છે અને કદાચ કોઈ ચોક્કસ જૂથની પાસે એક્સેસ નથી કદાચ સાઉદી જેવા દેશોમાં જ્યાં જેન્ડરgenderલિંગને અમુક આસ્પેક્ટ માટે મર્યાદિત એક્સેસ છે તેથી ત્યાં તમે અંડરલાયિંગ ફેકટર્સ વિશે વાત કરી રહ્યાં છો અને ત્યાં ડાઈનામિક પ્રેશર છે જે માર્કેટmarketબજાર સ્થાનિક સંસ્થાઓ પ્રેસની સ્વતંત્રતા અને ફરી જે દળોના મેક્રો લેવલ છેરેપીડ અર્બનાઈજેશનurbanizationશહેરીકરણ જે રોજિંદી રીતે બદલાતા ફેકટર્સ છે તે વિશે વાત કરી રહ્યો છું હકીકતમાં અસુરક્ષિત પરિસ્થિતિઓ રેપીડ અર્બનાઈજેશન ને કારણે ડેન્જરસ સ્થળોએ પરિણમે છે લોકો સ્થળાંતર કરી ઘેટો અને સ્લમslumઝૂંપડપટ્ટી બનાવે છે અથવા તેઓ જ્વાળામુખીના સ્થળોની નજીક રહેવાનું વલણ ધરાવે છે અથવા તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની નજીક ન રહેવા નો ભય રાખે છે જેથી આ રીતે ગરીબી પણ એક અંડરલાયિંગ પરિબળ છે અને તે પછી જ આપણે RHV વિશે વાત કરીએ છીએ અને તે ઘણીવાર અસુરક્ષિત સ્થિતિમાં પરિણમે છે તેથીટૂંકમાં ત્યાં અંડરલાયિંગ ફેકટર્સ પણ છે અને તેઓ ખરેખર કેવી રીતે ડાઈનામિક પ્રેશર છે જે ખરેખર કુદરતી હેઝાર્ડની ઘટનામાં પરિણામે છે Refer Slide Time 1544 ત્યાં સસ્ટેઇનેબલsustainableટકાઉ લીવ્લીહુડlivelihoodજીવનનિર્વાહનું માળખું પણ છે જે એસેટ ફ્રેમવર્ક રજુ કરે છે તે 1997 માં એક અલગ મોડેલ હતું જેનું ડેવેલપમેન્ટ તેઓએ કર્યો છે કે કેવી રીતે વ્યક્તિઓ અથવા જૂથો સંસાધનોને એક્સેસ કરે છે જે મૂળભૂત રીતે તેમના લીવ્લીહુડને વ્યવસ્થિત કરવા માટેનો એસેટassetસંપત્તિ છે અને ક્ષમતા તેમને કાર્યરત વર્તવા અને વિશ્વ બદલવા માટે કેવી રીતે સક્ષમ બનાવે છે આ સિવાય ટોની લોઈડ જોન્સ અને કેરોલ રાકોડી તેમણે પ્રસ્તાવ પણ આપ્યો કે આ સંપત્તિઓની એક્સેસ અને વલ્નરેબીલીટીના સંદર્ભમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટની કેવી ઈમ્પેક્ટ પડે છે જેવા પ્રસ્તાવ પણ કરેલ છે આજીવિકાની તકો તેમજ પોલીસીpolicyનીતિ અને ઇન્સ્ટીટયુટ પણ આ ખરેખર વ્યક્તિગત અથવા જૂથોને કેવી રીતે કાર્ય કરવા માટે પ્રેરે છે પરંતુ અહીં વાત એ છે કે તે ફક્ત આર્થિક આવશ્યકતા જ નથી કે જેના પર હાઉસહોલ્ડસ અથવા જૂથોએ કાર્ય કરવાનું છે પરંતુ તે કલ્ચરલ ફેકટર્સ સાથે છે જેના પર લોકો રિઝલ્ટ્સને મેનેજ કરે છે અને તેમની આજીવિકાની પસંદગી કરવા માટે કાર્ય કરે છે ત્યાંથી મારી આર્ગ્યુમેન્ટargumentદલીલ વધવા માંડી તેથી અત્યાર સુધી ત્યાં કલ્ચરલ અને બિલ્ટ એન્વાયરમેન્ટ વચ્ચેના સંબંધો પર રીસર્ચનાં ઘણાં કાર્યો થયા છે અને ત્યાં લીટરેચરliteratureસાહિત્યિક વલ્નરેબીલીટી અને ડેવેલપમેન્ટ પણ છે ત્યાં પણ ફ્રેડરિક ક્યુ નું વર્ક અને લિટરેચર છેતો પછીથી તમે જેમ ડીઝાસ્ટરઓ અને ડેવેલપમેન્ટને ધ્યાનમાં લો છોપરંતુ હું આ બધા ઘટકો જોવાનો પ્રયાસ કરું છું કે જે સંસ્કૃતિની વલ્નરેબીલીટી અને ડેવેલપમેન્ટ સાથે સંબંધિત છે હું મારા ઓન્ટોલોજિકલ પર્સ્પેકટીવ perspectiveપરિપ્રેક્ષ્ય બિલ્ટ એન્વાયરમેન્ટના પર્સ્પેકટીવ અને ખાસ કરીને ડીઝાસ્ટરના કોન્ટેક્સ્ટમાં જોઈ રહ્યો છું તેથી જ મેં બોઉંર્ડીયુની કલ્ચરલકેપિટલથી શરૂ થતાં વિવિધ સાહિત્યની સમીક્ષા કરવાનું પ્રારંભ કર્યું કિમ ડુવીનું ફ્રેમીંગ સ્થાનો નીલ લીચનું વર્ક અને રેજિના લિમનું વર્ક તો આ તે છે જ્યાં મેં સંસ્કૃતિ શું છે તેના પર ઘણું સાહિત્ય રીવીલ કરવાનું શરૂ કર્યું અને તે છે ત્યાંથી જ હું કેટલાક સાહિત્યકારોને અપનાવવાનો પ્રયાસ કરું છું અને ડીઝાસ્ટર ડેવલપમેન્ટ પ્રોસેસ માં કલ્ચર ના રોલને સમજવા માટેમેં મારી રીસર્ચ માં એક માળખું બનાવ્યું છે તેથી મેં કલ્ચરલ એન્વાયરમેન્ટનું લીમ નું મોડેલ અપનાવ્યું છે જેમાં તેણે કહ્યું છે કે એક પ્રકારનું મેટ્રિકસ છે ધર્મ નુંઈકોલોજીકલ એન્વાયરમેન્ટનું અર્થવ્યવસ્થાનું કુટુંબનું માળખું કીન્શીપkinshipસગપણનું જાતિનો રોલ રાજકારણનું કલ્ચરલ ક્રિયાપ્રતિક્રિયાનું મેટ્રિકસ છે તો આ બધુ કેવી રીતે શેપ થાય છે કે જે એક ઓળખ ઉભી કરે છે અને તે જ રીતે મેં બાર્ડીયૂના સિદ્ધાંત વિશે વાત કરી જે કલ્ચરલ કેપિટલ વિશે વાત કરે છે જે ઇન્હેરીટેડinheritedવારસાગત કેપિટલ છે ઓબ્જેક્ટીફાઇડ કેપિટલ અને ઇન્સ્ટીટયુસનલ કેપિટલ જે રીતે ઇન્હેરીટેડ છે તમે પહેલેથીજ કયા ગુણો પ્રાપ્ત કરો છો તે તમારા કુટુંબમાંથી અને સોસિયલઈઝિંગ પ્રોસેસ માંથી મેળવો છોપરંતુ ઓબજેટીફાઇડ રીતે તમે કલાના રૂપમાં ઓબ્જેક્ટીફાઈ કરશો અને કેવી રીતે આર્કિટેક્ચર થ્રુ ઓબ્જેક્ટીફાઈ કરી શકો છો અને તેના સ્થાનો અને સંસ્થાકીય શૈક્ષણિક ક્ર્ડેન્શિઅલ સાથે વધુ સમ્બંધીત છે ત્યાં જ પોપ્યુલર સંસ્કૃતિઓનો તફાવત છે અને લીચ થિયરીમાં તે જગ્યાની ઓળખ વિશે વાત કરેલી છે કે કેવી રીતે કોઈ જગ્યાને પર્ફોર્મિવ રીતે નેરેટ કરી શકે છે જે જગ્યાને ડિફાઇન કરે છે અને રીપીટેટીવ પરફોર્મન્સથી કલ્ચરના કોન્ટેકસ્ટમાં અને મોર્ડનાઈઝેશનmodernizationઆધુનિકરણ અને ગ્લોબલાઇઝેશન globalizationવૈશ્વિકરણમાં તે સ્થળને મીરરીંગ કરવાની વાત કરેલ છે એકતો તમારે જાણવું જોઈએ તે જરૂરી નથી કે આપણે તે પરિસ્થિતિ તરફ પાછા જઈએ કારણ કે લોકો ડેવેલોપ્ડ છે અને લોકો વિશે વાત કરે છે હવે તેઓ ફક્ત સ્થાનિક જ્ઞાનની પરંપરા ધાર્મિક વિભાવનાઓ રોજિંદા જીવન ચલાવવા માટે અન્ય રીતોની હેબીટ ના ઓબ્સર્વેશન તરીકે વિશ્વાસ કરી શકતા નથી કારણ કે ત્યાં અન્ય કેટલાક ફેકટર્સ પણ છે જેની લોકો પસંદગીઓ કરે છે તેથી અહી પરંપરાથી વિરોધાભાસી આસ્પેક્ટનું અવલોકન કરવું પડે છે અને પરંપરાગત મોડેલના કોન્ટેસ્ટેડ પાસાં તેથી મારી રીસર્ચમાંઆપણે કલ્ચર તરફ જોઈએ તો આપણે કલ્ચરલ રીસર્ચને કેવી રીતે સમજવાનું પ્રારંભ કરી શકીએ અહીં સંસ્કૃતિને કુલ માનવ એક્સ્પીરીઅંસીઝ અને અવકાશની અંદર સ્વદેશી જ્ઞાનના સંચાર ના સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે કારણ કે હું બિલ્ટ પર્યાવરણીય પર્સ્પેક્ટીવ થી જોઈ રહ્યો છું કે સમુદાયો તેમના જીવન અને સ્થળોને મીનીંગ આપવા પર આધાર રાખે છે જેના દ્વારા લોકો હેબીચુઅલી અપ્રોચ વિકસાવે છે તેમના રોજિંદા જીવનમાં સર્વાઈવ કરવા તો પછી ભલે તે ડીઝાસ્ટર પૂર્વેની પરિસ્થિતિ હોય કે પછી ડીઝાસ્ટર પછીની પરિસ્થિતિ હોય તેથી મુખ્યત્વે મારી અર્ગ્યુંમેન્ટ એ છે કે કેમ હ્યુમનીટેરિયન અને ડેવેલપમેન્ટ પ્રોસેસ માટે ડીઝાસ્ટર પછીની પરિસ્થિતિમાં સ્થાનિક સમુદાયોના કલ્ચરલ ડાઈમેન્શનને અસરકારક અને પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતું નથી અસરગ્રસ્ત કમ્યુનીટીને અને તેમની સહાય કરવા માટે હ્યુંમનીટેરિયન અને ડેવેલપમેન્ટ એજન્સીઓ બંને ને ડીસએડવાન્ટેજ છે ત્યાં મારા રીસર્ચના પ્રશ્ન વિશે વાત કરવામાં આવેલ છે ડીઝાસ્ટર પછીની પુન રીકવરી પ્રક્રિયામાં કલ્ચર નો રોલ અને વલ્નરેબીલીટી ઓ સાથેના તેના સંબંધને કેવી રીતે સમજવું ખાસ કરીને અસરગ્રસ્ત ટ્રેડીશનલ વસાહતોના બાંધકામ ના એન્વાયરમેન્ટ સાથે તેથી મારી પદ્ધતિઓ બે વિષયોના ડોમેન્સની સમજ ધરાવે છે એક તે આ ચેન્જ વિશે વાત થયેલ છે જે આ મોર્ફોલોજી વિશે છે જે છે ડીઝાસ્ટર પહેલાં અને ડીઝાસ્ટર પછી સ્પેટીકલ કેરેક્ટર કેવી રીતે બદલાયું છે બીજું પાસું તે છે જ્યારે હું તેનું કલ્ચરલ ડાઈમેન્શન જોઉ છું જ્યાં મારે કલ્ચરલ એન્થ્રોપોલોજીanthropologyમાનવશાસ્ત્ર માંથી પદ્ધતિઓ ડ્રો કરવાની રહે છે તો તે કાર્યના બે જુદા જુદા ડોમેન્સનું સિન્થેસિસsynthesisસંશ્લેષણ છે જે કલ્ચરલ એન્થ્રોપોલોજી અને ખાસ કરીને ડીઝાસ્ટર અને ડેવેલપમેન્ટની મોર્ફોલોજી નું સેટપ છે તેથી મેં ઇયાન બેન્ટલીનું રેસ્પોન્સીવ responsiveપ્રતિભાવશીલ એન્વાયરમેન્ટના સિદ્ધાંત પરનું કાર્ય અપનાવ્યું છે જ્યાં તે જગ્યાને કેવી રીતે માપવું તે ચોક્કસ ગુણાત્મક ઈંડાઈસીસindicesસૂચકાંકો વિશે વાત કરે છે તમે જાણો છો જ્યારે આપણે મોર્ફોલોજી વિશે વાત કરીએ અને જ્યારે આપણે સ્પેટીકલ કેરેક્ટર વિશે વાત કરીશું કોઈએ તે ચેન્જને કેવી રીતે માપી શકાય છે તે સમજવું પડશે જ્યાં પર્મીએબીલીટી permeabilityઅભિવ્યક્તિ લેજીબીલીટી legibilityસુવાચ્યતા વાઇટાલીટીvitalityજોમ વેરાઈટીvarietyવિવિધતા રબ્સ્ટનેસ robustnessમજબુતાઈ હશે ત્યાં આપણે કયા ગુણો મેળવી શકીએ વિઝ્યુઅલ અપ્પ્રોપ્રીએટનેસ પર્સોનાલાઇઝેશન પરંતુ પછી આપણે સ્પેસ ટાઇમ ફ્રેમવર્કને ધ્યાનમાં લઈએ છીએ આપણે ફક્ત સેટલ્મેન્ટ પર જ નજર રાખી રહ્યા નથી આપણે બિલ્ટ એન્વાયરમેન્ટના વિવિધ સ્તરો પણ જોઈ રહ્યા છીએ જેમાં મોટાભાગે અંડરલાયિંગ ટોપોગ્રાફી નેચરલ સીસ્ટમ જે એક ઇકોલોજીકલ લેન્ડસ્કેપ છે તે પબ્લિક લિન્કેજ સિસ્ટમ પ્લોટ ઇમારતો ઘટકો છે કારણ કે આ ઇન્ટરમીડીએટintermediateમધ્યવર્તી સ્પેસ તમે જાણો છો આ બિલ્ટ એન્વાયરમેન્ટના વિવિધ સ્તરો છે ભિન્ન સમયના આસ્પેક્ટ જેવા કે જીઓલોજીકલ માં જે ચેન્જ કરે છે જીઓલોજીકલ સમયના અંડરલાયિંગ ટોપોગ્રાફીમાં ચેન્જ થાય છે જ્યારે પબ્લિક સ્પેસ અથવા પ્લોટ્સમાં સદીઓમાં જે ફેરફાર થાય છે તે ઇકોલોજીકલ સમયમાં નેચરલ સીસ્ટમ બદલાય છે આપણે બિલ્ટ એન્વાયરમેન્ટના વિવિધ સ્તરોમાં ચેન્જના આસ્પેક્ટ તરફ જોયું તેથી મેં વનનેસonenessએકતાનું આ પ્રકારનું માળખું વિકસાવ્યું કેવી રીતે ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ અને જીઓલોજીકલ લેન્ડસ્કેપ બિલ્ટ એન્વાયરમેન્ટના આસ્પેક્ટને ખાસ કરીને ડીઝાસ્ટર પૂર્વેના ડેવેલપમેન્ટ અને ડીઝાસ્ટર પછીના ડેવેલપમેન્ટમાં ફ્રેમ કર્યા અને પછી ખાસ કરીને તમારી પાસે શહેરી ડિઝાઇનના કોન્સેપ્ટ છે રીસ્પોન્ડ ની થીઅરી થી આપણે આ જગ્યાઓ કેવી રીતે પ્રી અને પોસ્ટ બંનેમાં બદલાતી રહે છે તે ચકાસી શકીએ છીએ અને પછી એક તરફ નિર્માણ થયેલ એન્વાયરમેન્ટમાં કલ્ચર ના કન્સ્ટ્રકશન જેમ કે તમારી પાસે લીમ નું જીઓગ્રાફી અને ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ કુટુંબ લિંગ ધર્મ અર્થતંત્રનું મોડેલ છે અને આ ખરેખર સ્પેસ સાથે કેવી રીતે ઈન્ટરેકટ કરે છે મારો આગળનો સવાલ હતો કેટલી કેસ સ્ટડીઝ એક બે ત્રણ તેથી મેં જે કર્યું તે તમિલનાડુની આજુબાજુની મુસાફરી હતી મેં કયા જિલ્લાઓને અસર થઈ છે કયા ગામડાઓ છેકયા NGO કાર્યરત છે તેઓ શું કરી રહ્યા છે તે કયા અપ્રોચ પર કામ કરી રહ્યા છે તે કોઈ ઇન્સ્ટીટ્યુટ અથવા રીલેશન કરી રહ્યા છે કે કેમઅને તે મુજબ તમિલનાડુ દરિયાકાંઠેના લગભગ 17 ગામોની મુલાકાત લીધી છે અને પછી જ્યારે હું મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મારા પાયલોટ અધ્યયનમાં એક મહત્વપૂર્ણ શોધ એ હતી કે ભૂગોળ ફક્ત ભૂમિમાં જ અલગ નથી પરંતુ સમુદ્ર પણ જ્યાં સુધી તમારા રસ્તે સીધા ન હોય ત્યાં સુધી તમે મન્નારના અખાતમાં નીચે છીછરા સમુદ્રનાં પાણી મેળવશો ત્યાં સુધી તમે ઉંડા સમુદ્રનાં પાણી અને ઉત્તરી બાજુની જીઓલોજી પ્લેન અને દક્ષિણ તરફ જશો તો વધુ ડુંગરાળ હશે ભૂગોળ સિવાય આપણે નોંધ્યું છે કે કમ્યુનીટી પણ ખૂબ જ અલગ છે અને ખાસ કરીને ફિશિંગ સમુદાયોમાં હું જે માછીમારી ગામોની ઉત્તર દિશામાં ગયો છું ત્યાં તેઓ મોટાભાગે હિન્દુ ઓરીએન્ટેડ હતા નાગપટ્ટિનમ વિસ્તાર આપણે ત્યાં મુસ્લિમ હિન્દુ અને કેટલાક ડેનિશ સમુદાયોનું મિશ્રણ જોઇ શકીએ છીએ આગળના દક્ષિણમાં તમે રોમન કેથોલિક સમુદાયો ના વસેલા ઘણા લોકોને જોશો તેથી તે રીતે મેં ત્રણ ગામો પસંદ કર્યા લાઇટહાઉસ કુપ્પમ થરંગંબાડી કોવલામ ત્રણેય ગામોમાં કોવલામ રોમન કેથોલિક ગામ છે થરંગંબાડી માં ત્યાં હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી કમ્યુનીટી રહે છે લાઇટહાઉસ કુપ્પમ એક દલિત ગામ છે તે એક નાનું ટાપુ છે અહીં આ સોસીઅલ કલ્ચરલ સેટિંગ્સ સિવાય ડેવેલપમેન્ટના સેટિંગ્સ પણ છે જે ફરક છે લાઇટહાઉસ કુપ્પમમાં તમિલનાડુની સરકાર તેની પુન રીકવરી પ્રક્રિયામાં સામેલ છે થરંગંબાડીમાં માછીમારોની NGO શામેલ હતા દક્ષિણ ભારતીય માછીમાર સંઘ સોસાયટીઓ તેમાં સામેલ હતા કોવાલામમાં પરંપરાગત ચર્ચમાં સ્થાનિક પંચાયત શામેલ હતી તેથી હું જોઈ રહ્યો છું કે ડેવેલપમેન્ટના વિવિધ ઇનપુટ્સ પણ કેવી રીતે ભિન્ન હોય છે અને પરિણામ કેવા રહે છે તેથી હું હકીકતમાં કવાલીટેટીવ અપ્રોચ તરફ ધ્યાન આપતો હતો શરૂઆતમાં મેં પ્રશ્નાવલિઓ સાથે શરૂઆત કરી તેનાથી કાર્ય થયું નહીં તેથી હું પ્રશ્નાવલિઓમાંથી બહાર નીકળ્યો અને હું કલ્ચરના અંડરલાયિંગ ડાઈમેન્શનને જોઈ રહ્યો છું તમે જાણો છોમેં ફિલ્ડ ઓબ્ઝર્વેશન જેવી વિવિધ પદ્ધતિઓ અપનાવી જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પાર્ટીશીપેશન છે ડોક્યુંમેન્ટેશન રેકોર્ડિંગ અને ઇન્ટરવ્યૂ બંને છે તેથી તે કમ્યુનીટી અને ડેવેલપમેન્ટ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ સાથેના સેમી સ્ટ્રક્ચરડ ઇન્ટરવ્યુ થઇ શકે છે અને મેપિંગ એકસરસાઈઝ પણ આ પદ્ધતિઓને શક્ષમ બનાવવા માટે તે થોડો સમય લે છે અને ઘણી પદ્ધતિઓ છે જેનો મેં ઉપયોગ કર્યો છે અને મારે એકઝામ્પલ માટે કોન્ટેક્સ્ટ અનુરૂપ અનુસરવું પડશે જ્યારે હું સીધો ગાડીમાં ગામમાં પહોંચ્યો ત્યારે લોકોને ડર લાગતો કે તેઓ મારા સરકારી નોકર હોવાનું વિચારતા હતા અને તેઓ માત્ર સમસ્યાઓ વિશે મારી સાથે વાત કરતા હતા તેઓએ મારી સાથે સોલ્યુશન વિષે કદી વાત કરી નહોતી અથવા વસ્તુઓ જેવી રીતે થતી હતી તેઓ તેનાથી એક અલગ જ માહિતી આપતા તેથી મેં એમ કર્યું કે કેટલીક વખત તેઓ માહિતી ન આપતા અને કેટલીક વાર તેઓ મને માહિતી આપવા માટે અચકાતા હતા હું ફાધર સાથે ચર્ચા કરવા ચર્ચમાં ગયેલો મેં કહ્યું કે કૃપા કરી તમે મને મંજૂરી આપો ત્યારબાદ તેમણે મને તે સમૂહમાં રજૂ કર્યો ત્યારબાદ દરેક કમ્યુનીટી દરેક ઘરના લોકો મને આમંત્રણ આપી રહ્યા હતા અને તેઓએ ડેટા આપવાનું શરૂ કર્યું અને તેથી તેનો અર્થ એ છે કે રીસર્ચ ના કરવા નો અપ્રોચ રાખવો તમારે સ્થાનિક એજન્સીનો સંપર્ક કરવો પડશે ભલે તે કોઈ ચર્ચ હોય પછી ભલે તે પંચાયત હોય અથવા કંઇક એના જેવું તે લોકો વચ્ચે વિશ્વાસ ઉભો કરશે જેની સાથે તમે અભ્યાસ માટે જોડાઈ રહ્યા જેમ કે મારે મસ્જિદોમાં જવાનું રહે છે મારે ગ્રુપ ઇન્ટરવ્યુ લેવા પડે અને ખાસ કરીને જેન્ડર સાથે ઘણી સ્ત્રીઓ મારી સાથે ખુલી ને વાત કરતી નથી કારણ કે હું પુરુષ છું તેથી મારે એક મહિલાને રાખવી પડી જે તમિલ બોલી શકે અને હું તેનો જવાબ આપી શકું અને પછી તેઓ તેમના મુદ્દાઓ વિશે બોલવાનું શરૂ કરે તેથી તેનો અર્થ એ છે કે એક વાતચીત એ એક તકનીક છે જે મેં પણ શીખી છે જ્યારે મેં તે જગ્યાના ઇન્ટરવ્યુઅર્સને પૂછ્યું ત્યારે તેનો જવાબ ખૂબ જ અલગ મળેલ છે પરંતુ જ્યારે હું મુસાફરી કરતો હતો ત્યારે હું થોડા મહિના માછીમાર તરીકે રહેતો હતો અને હું તેઓની સાથે જતો હતોક્યારેક સવારે નવ વાગ્યેતો ક્યારેક સવારે ચાર વાગ્યે અને પછી સમુદ્રમાં તેઓ ખૂબ ખુલતા હતા કારણ કે કોઈક રીતે તેઓ બીલોન્ગીંગbelongingલેણદેણ સમુદ્ર તરફ ધરાવે છે અને તમને ખબર હશે એવી ઘણી વસ્તુઓ તેઓ કહેતા હતા તેઓ જોખમ અને આ બધી બાબતોને સમજવા માટે કેવી રીતે ઇન્ડીજિઅસ જ્ઞાન ધરાવે છે તેઓ સેટલમેન્ટને કેવી રીતે જાણતા હતા તેવી વસ્તુઓ કહેતા મેં માનસિક નકશાની કસરતો પણ અપનાવી છે શરૂઆતમાં મેં તેમને નકશા કેવી રીતે દોરવા તે માટેની તકનીકો આપી છે મારો મતલબ કે તમે સ્થાનોને કેવી રીતે સમજી શકો છો પરંતુ પછી કેટલાક કિસ્સાઓમાં તેઓ લેજીબલlegibleસુવાચ્ય મેપ દોરવામાં પણ ડરતા નહોતા અને પછી મેં એક અલગ તકનીકીઓ અપનાવી છે જે હું પછી સમજાવિશ તમિળનાડુમાં જે બન્યું તે કોસ્ટલ રેગ્યુલેશન જૂન છે જેનો એક બ્લિપ છે જે 1993 થી ચાલી રહ્યો હતો અને તે સમય સુધીમાં 19 વાર તેમાં સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનો વ્યવહારિક સ્તરે ભાગ્યે જ અમલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્સુનામી એજન્સીઓ એ પછી વિચાર્યું કે આપણે આને ગંભીરતાથી અમલમાં મૂકવું જોઈએ અને તેઓએ માછલી પકડવાની આ તમામ વસાહતોને પાછી ખસેડવાનો પ્રયાસ કર્યો 5૦૦ મીટરની લેન્ડવર્ડની સાઈટમાં તેઓએ કંઈપણ બાંધવું ન જોઈએ અને પછીથી તેઓએ ખરેખર પ્રપોઝ કર્યું છે જે તમે જાણો છોતેઓએ પછીથી આ ખાસ વસ્તુમાં સુધારો કર્યો છે અને પછી તેઓએ કેટલાક વિસ્તારોમાં 200 થી 500 મીટર સુધીની મંજૂરી આપી હતી હજુ પણ કેટલાક વિસ્તાર માં બાંધકામોની મંજૂરી છે તેથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને આનાથી જમીન એક્યુંઝીશન acquisitionઅધિગ્રહણના ઇસ્યુઝ પર પાછા જઈને જમીનનો અલ્ટર્નેટીવ alternative વૈકલ્પિક પીસ શોધવો અને કનેક્ટિવિટીના પાસાંઓ શોધવામાં ગંભીર અસર પડે છે જેની હું ભાગ 2 ના લેક્ચરમાં હવે પછીનાં લેકચરમાં ચર્ચા કરીશ અને આ લેકચરએ મારું પોતાનું કાર્ય વિકસિત કર્યું છે તેથી આ કેટલાક રેફરન્સ છે જેને તમે રીફર કરી શકો છો ખુબ ખુબ આભાર